કેમ છો બધા ડિઝાસ્ટર રિકવરી એન્ડ બિલ્ડ બેક બેટરની વ્યાખ્યાન શ્રેણીમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ આ વ્યાખ્યાન આપત્તિ જોખમ સંદેશાવ્યવહાર પર કેન્દ્રિત છે હું ક્યોટો યુનિવર્સિટીની ડિઝાસ્ટર પ્રિવેન્શન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી સુભાજ્યોતિ સમાદર છું અને આપણે આપત્તિ જોખમ સંદેશાવ્યવહાર વિશે વાત કરીશું આપણે જાણીએ છીએ કે આપત્તિ જોખમ સંદેશાવ્યવહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે લોકોને આપત્તિઓ સામે નિવારક પગલાં લેવા અથવા સજ્જ રહેવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે ચાલો ખાલી જગ્યાઓ અથવા પૂર પ્રતિરોધક મકાન સામગ્રીનો ઉપયોગ કરીને ઘરને પાછું બનાવીએ તેથી લોકોને તે શા માટે આ કરવું જોઈએ અને તે શા માટે આ મહત્વપૂર્ણ છે તે તેમને જાણવાની જરૂર છે જેથી તેઓ ભવિષ્યની આપત્તિઓથી પોતાને બચાવી શકે હવે આ પ્રક્રિયામાં કોણ સામેલ છે જ્યારે બે પક્ષો હોય ત્યારે તેનો અર્થ શું છે એક તેઓ જોખમ પ્રત્યેની લોકોને લોકોની જાગૃતિ વધારવા માંગે છે બીજું એવા લોકો છે કે જેમને કુદરતી આફતોનો ખતરો છે હવે આ બંને પક્ષોએ વાતચીત કરવાની છે અને તેમાં અન્ય પક્ષો પણ શામેલ છે તેથી આ પ્રક્રિયાને આપણે આપત્તિ જોખમ સંદેશાવ્યવહાર કહીયે છીએ તેથી ચાલો આ સમગ્ર પ્રક્રિયાની વિગતવાર તપાસ કરીએ જેને આપણે જોખમ સંદેશાવ્યવહાર અથવા આપત્તિ જોખમ સંદેશાવ્યવહાર કહીએ છીએ જોખમ સંદેશાવ્યવહાર જ્યારે આપણે જોખમ સંદેશાવ્યવહાર કહીએ છીએ ત્યારે તેનો શું અર્થ છે તેથી જોખમ સંદેશાવ્યવહારમાં અથવા આપત્તિ જોખમના સંદેશાવ્યવહારમાં પણ હું વધારે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વાત કરું છું ત્યાં સ્થાનિક સરકાર જેવા મોકલનાર હોવા જોઈએ તેઓ ઇચ્છી રહ્યા છે કે તમે ખાલી કરો અને તેથી આપત્તિ જોખમ સંદેશાવ્યવહારમાં સૌપ્રથમ આપણી પાસે એક મોકલનાર છે અને તે શું કરે છે તેઓ જોખમ વિશે અને તે સમયે લોકોને શું કરી શકાય છે તેની સંદેશાની માહિતી મોકલે છે તેથી મોકલનાર લોકોને માહિતી મોકલી રહ્યાં છે તેઓ પ્રાપ્તકર્તા છે તેથી ત્યાં એક મોકલનાર એક પ્રાપ્તકર્તા અને બીજો મહત્વપૂર્ણ ઘટક હોવો જોઈએ તે વચ્ચેનો સંદેશ તેથી મોકલનાર અને પ્રાપ્તકર્તાએ માહિતીનું આદાનપ્રદાન કરવું જોઈએ ઠીક છે આ બંને પક્ષો વચ્ચે માહિતીનું વિનિમય મહત્વપૂર્ણ છે તેથી આ જોખમ સંચારના મૂળ ઘટકોમાંનું એક છે જ્યારે આપણે આપત્તિ જોખમ સંદેશાવ્યવહાર વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે પૂર ભૂકંપ તેથી તેના વિષે માહિતી હોવી જોઈએ હવે જ્યારે બે પક્ષો મોકલનાર અને પ્રાપ્તકર્તા વાતચીત કરે છે ત્યારે તેઓ ક્યાં પ્રકારની માહિતીની આપલે કરે છે જ્યારે તમે જોખમ સંદેશાવ્યવહાર વિશે વાત કરી રહ્યા હોવ ત્યારે તેઓને કેવા પ્રકારની માહિતી જણાવવી જોઈએ અને કેવી રીતે તેનું આદાનપ્રદાન કરવું જોઈએ શું આ શહેરનો કોઈ મુખ્ય ચર્ચાનો વિષય છે જેમ કે ગપસપ અથવા ફક્ત રોજીંદુ જીવન છે કે જે તેઓ એકબીજા સહકાર્યકરો અથવા પડોશીઓ અથવા કેટલાક સહ કર્મીઓ સહ-વિદ્યાર્થીઓ સાથે વહેંચવા માંગે છે અથવા તે મારા વાળ કાપવા વિશે છે હું કેવી રીતે સારો દેખાવ શું આ તે વિશે છે અથવા કેવી રીતે રાંધવું શું રાંધવું અથવા સિંગાપોર અને સ્વીડન અથવા સ્વિટ્ઝર્લન્ડ સુધીની મારી મુસાફરીની યોજના છે તેથી તેઓ કઈ પ્રકારની માહિતીની આપલે કરશે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આપણે મોકલનાર અને પ્રાપ્તકર્તા વચ્ચે માહિતીના વિનિમયની વાત કરી રહ્યાં છીએ જોખમ સંદેશાવ્યવહારમાં તેઓને તમારી હેરસ્ટાઇલ વિશે તમારી મુસાફરીની યોજના વિશે અથવા તમારા રોજિંદા જીવન વિશે રસ નથી જોખમ સંદેશાવ્યવહારમાં આપત્તિ જોખમ સંચારમાં જ્યારે આપણે કહીએ છીએ કે અમે માહિતીની આપલે કરી રહ્યા છીએ ત્યારે આપણે કેટલાક ખાસ જોખમો વિષે સીધી અથવા આડકતરી રીતે વાત કરશું તે હૃદયની સમસ્યા હોઈ શકે તે ભૂગર્ભજળના આર્સેનિક દૂષણો હોઈ શકે છે અને તે લોકોમાં કેન્સરનું કારણ બની શકે છે અથવા તે પૂરથી સંબંધિત મુદ્દાઓ હોઈ શકે છે અથવા તે ઘણા લોકો માટે આનુવંશિકરૂપે બદલાયેલા ખોરાક હોઈ શકે છે આજકાલ ઘણા લોકો આનુવંશિક રીતે બદલાયેલા ખોરાકના સંપર્કમાં આવ્યા છે અને તેઓમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ છે અથવા તે ફુકુશીમા પરમાણુ પ્લાન્ટ હોઈ શકે છે કે જ્યાં વિનાશ થયો હતો અને ૨૦૧૧માં ભૂકંપ અને સુનામી દ્વારા ત્યાં પરમાણુ અકસ્માત થયો હતો તેથી આપણી પાસે મોકલનાર છે અને તેઓ પ્રાપ્તકર્તાઓને માહિતી આપી રહ્યા છે અને તેમનો સંદેશ છે અને તેમની પાસે માહિતીની આપ લે છે અને આ માહિતીનું આદાનપ્રદાન જોખમ વિશે છે પરંતુ જ્યારે મોકલનાર માહિતી મોકલતા હોય ત્યારે ત્યાં એક હેતુ છે શું તમે જાણો છો એ હેતુ શું છે તેઓ શું કરવા માગે છે જો મોકલનાર આ માહિતી પ્રાપ્તકર્તાઓને મોકલે છે ત્યારે તેનો ખૂબ જ ખાસ હેતુ છે જ્યારે આપણે આપત્તિ જોખમના સંદેશાવ્યવહાર વિશે વાત કરી રહ્યા છીએ તો હેતુ એ છે કે મોકલનાર પ્રાપ્તકર્તાનું મન બદલવા માંગે છે તેનું મન તેની દ્રષ્ટિ અને તેનું વર્તન બદલવા માંગે છે તેથી મોકલનાર જયારે પ્રાપ્તકર્તાનો દ્રષ્ટિકોણ અલગ હોય તેનું વર્તન અલગ હોય તેનો અભિગમ જુદો હોય ત્યારે તેમની સાથે સફળતાપૂર્વક વાતચીત કરી શકે છે તેથી તે માત્ર માહિતીના વિનિમયની વાત જ નથી પરંતુ મોકલનાર પ્રાપ્તકર્તાને પ્રભાવિત કરવા માંગે છે તેથી તે માહિતીનો હેતુપૂર્ણ વિનિમય છે પ્રેષકો અને પ્રાપ્તકર્તાઓ વચ્ચે માહિતીનો હેતુપૂર્ણ વિનિમય તેથી માસ મીડિયા જેવા માધ્યમોની જેમ તેઓ તમને જાહેરાત આપે છે ત્યારે તેઓ તમને બદલવા માંગે છે તેઓ તમારા વિચાર બદલવા માંગે છે તેઓ દરેક રીતે તમને આવરી લેવા માંગે છે તેઓ તમારા મગજને સાફ કરવા માંગે છે આ સૂત્ર એકદમ સ્પષ્ટ છે હેતુ ખૂબ સ્પષ્ટ છે હું ઇચ્છું છું કે તમે તમારા નિર્ણયને પ્રભાવિત કરો એવું નથી કે હું ગપસપની વાત કરું છું અથવા તમે મને સાંભળી રહ્યા નથી અથવા અમે કંઇપણ વાત કરી રહ્યા છીએ ના આપત્તિ જોખમના સંદેશામાં હું તમારી સાથે વાતચીત કરું છું કારણ કે મારી પાસે એક કારણ છે એક હેતુ છે અને તે હેતુ ખૂબ સ્પષ્ટ છે કે હું તમારું મન બદલવા માંગું છું તેથી જયારે હું કહું છું કે હું તમને બદલવા માંગુ છું ત્યારે તમારી દ્રષ્ટિ શું છે જોખમ વિશેની તમારી સમજ અને હું સજ્જતા વિશેના તમારા વલણને પણ બદલવા માંગુ છું ધારો કે જો કોઈ સ્થળાંતર થતું હોય તો હું તમને પ્રથમ કહું છું કે તમને જોખમ છે કારણ કે ચક્રવાત આવી રહ્યો છે અને તમારે ખાલી કરવાની જરૂર છે તેથી સૌ પહેલા મારે તમને કહેવાની જરૂર છે કે ચક્રવાત આવી રહ્યો છે અને તે સાચું છે અને હું તમારા નિર્ણયને બદલવા માંગુ છું અને પછી હું ઇચ્છું છું કે તમે તે સ્થળને ખાલી કરી નાખો તેથી આપત્તિ જોખમ સંદેશાવ્યવહારમાં માહિતીનો હેતુપૂર્ણ રીતે આદાનપ્રદાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે માહિતી અથવા હેતુપૂર્ણ માહિતીનો હેતુપૂર્ણ વિનિમય તે ઘોંઘાટથી ખૂબ જ અલગ છે જ્યારે અમે સંદેશા ની વાત કહીએ છીએ ત્યારે તે કિસ્સામાં કોઈ પ્રાપ્તકર્તા અથવા મોકલનાર લક્ષ્ય પ્રેક્ષકોને અર્થપૂર્ણ લક્ષણો જાહેર કરવા માગે છે જેમ કે હું તમને ચમચી ખવડાવવા માંગું છું હું ઇચ્છું છું કે તમે તમારો વિચાર બદલો ફક્ત એટલું જ કે હું તમને બ્રેઈનવોશ કરવા માંગુ છું હું ઇચ્છું છું કે તમે તે કરો જે મને યોગ્ય લાગે છે તે તમારો દ્રષ્ટિકોણ અથવા મોકલનારની છબીને બદલી શકે છે તેથી હેતુપૂર્વકની માહિતીનું આદાનપ્રદાન તેથી ત્યાં એક મોકલનાર છે અને તે પ્રાપ્તકર્તાનો વિચાર બદલવા ઇચ્છે છે કે તેઓનું જોખમ વિશેનું વલણને અને તેઓ તેના વિષે કેવા સજ્જ છે તેથી જોખમ સંદેશાવ્યવહાર મૂળરૂપે કેટલાક પ્રકારનાં જોખમો વિશેની માહિતીના હેતુપૂર્ણ વિનિમય તરીકે વ્યાખ્યાયિત થાય છે અમારા સંદર્ભમાં આ આપત્તિના જોખમ વિશે વધુ છે પરંતુ તે આરોગ્યનું જોખમ હોઈ શકે છે તે પર્યાવરણીય જોખમ હોઈ શકે છે રસ ધરાવતા પક્ષો વચ્ચે તે અન્ય જોખમ હોઈ શકે છે તેથી ત્યાં બે રસ ધરાવતા પક્ષો છે એક મોકલનાર છે અને એક પ્રાપ્તકર્તા છે તેઓ અસરગ્રસ્ત છે કોઈ ખાસ આપત્તિ અથવા ખાસ જોખમથી પ્રભાવિત છે અને તેમની પાસે માહિતી વિનિમય એટલે કે હેતુપૂર્ણ માહિતીનો વિનિમય છે અને મોકલનાર પ્રાપ્તકર્તાઓનું મન બદલવા માંગે છે હવે ત્યાં જોખમ સંદેશાવ્યવહારની ઘણી બધી વ્યાખ્યાઓ છે અલબત્ત આપણી પાસે સંખ્યાબંધ વ્યાખ્યાઓ છે પરંતુ ફક્ત સરળતા માટે આપણે એક લઈ શકીએ છીએ જે આપણા અભ્યાસક્રમ માટે વધુ સુસંગત છે અને અહીં અમે કોવેલ્લો વોન સ્લોવીક અન્ય લોકોએ તેમના અધ્યયનમાં જે આપ્યું છે તે અને તેઓના કહેવા પ્રમાણે જોખમ સંદેશાવ્યવહારને આરોગ્ય વાતાવરણ વચ્ચેના જોખમ વિશેની માહિતીના હેતુપૂર્ણ વિનિમય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે આપણા કિસ્સામાં જેમ કે મેં કહ્યું હતું તેમ તે ફક્ત પર્યાવરણીય જોખમ અથવા આરોગ્યનું જોખમ નથી તે આપત્તિનું જોખમ પણ છે વધુ વિશેષરૂપે જોખમ સંદેશાવ્યવહાર એ અભિવ્યક્ત કરવાનું કાર્ય કરે છે તે પક્ષકારો વચ્ચે માહિતી પહોંચાડવા અથવા પ્રસારિત કરવાની ક્રિયા છે તેથી તે બે પક્ષો વચ્ચે કેટલીક અર્થપૂર્ણ માહિતી પહોંચાડવાનું એક કાર્ય છે પરંતુ જ્યારે આપણે તે વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે તે હેતુપૂર્ણ રીતે માહિતીની આપલે કરે છે તો ઠીક છે તેઓ તે કરી રહ્યા છે મોકલનારા અને પ્રાપ્તકર્તાઓ તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે જોખમ સંદેશાવ્યવહારમાં કઈ માહિતીનું આદાનપ્રદાન થઇ રહ્યું છે કે જે આપણે પણ જાણવા માંગીયે છીએ પરંતુ તેઓ ખરેખર શેના વિશે વાત કરી રહ્યાં છે ચાલો આપણે જોઈએ કે જ્યારે આપણે જોખમ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે જોખમ ખૂબ જ રમુજી શબ્દ છે ખૂબ જ રમુજી શબ્દ છે લોકો જાણવા માગે છે કે કોણ જોખમમાં છે અને કયા ઇકોસિસ્ટમને અડચણ થશે જ્યારે તમે એમ કહેતા હો કે પૂરનાં કારણે તમને જોખમ છે તો આ શહેરમાં આવેલા ભૂકંપને કારણે લોકો તમારા પર વિશ્વાસ કરવા માંગતા નથી તેઓએ કહે છે કે તમારો મતલબ શું છે અને હું હકીકતમાં રહેવા માંગુ છું હું કોણ છું તમે કોણ છો તેથી તમારે એ નિર્ધારિત કરવું પડશે કે કોને કેટલી હદે આ સમાધાનથી લોકોને અસર થશે તે જ રીતે લોકોમાં જોખમ વિશે વિવિધ માન્યતા હોય છે તેથી તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમ જો કોઈ સમાચાર છે કે ૧૯૫૭થી આપણા શહેરમાં ખૂન થયું નથી તો ત્યાં આ સમાચાર હોઈ શકે ખાલી આ સમાચાર અથવા જોખમનો આ ખ્યાલ લોકો બે અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે પ્રથમ વ્યક્તિ જો તમે મધ્યમાં જોશો તો આને જોવાની આશાવાદની વ્યાખ્યા છે આપણે કાયમ માટે સુરક્ષિત છીએ ઠીક છે તેથી તેઓ માને છે કે આપણે કાયમ સલામત છીએ કારણ કે આપણા શહેરમાં ૧૯૫૭થી ખૂન થયું નથી તેથી આપણે માનીએ છીએ કે આપણે પૂરતા પ્રમાણમાં સુરક્ષિત છીએ પરંતુ બીજી તરફ એક નિરાશાવાદી વિચાર છે કે જે આપણે કરી રહ્યા છીએ એટલે કે અહીં કંઈક આવી રહ્યું છે હવે પછી કદાચ મારો વારો છે તેથી તેઓ ખૂબ નકારાત્મક રીતે તેને જોઈ રહ્યા છે તેથી ત્યાં ઉત્તેજના સમાન છે પરંતુ બે લોકો પાસે ઉત્તેજનાની ઘટનાના બે જુદા જુદા દ્રષ્ટિકોણ અથવા અર્થઘટન છે તે જ રીતે જોખમના કિસ્સામાં લોકોમાં વિવિધ પ્રકારની વિચારસરણીની ખૂબ જ અલગ માનસિકતા હોય છે અહીં આ તસવીર ધ્યાનથી જુઓ તમે જોઈ શકો છો કે આ હોડી જોખમમાં છે પરંતુ બીજા છેડેની વ્યક્તિ વિચારે છે કે આપણે સુરક્ષિત નથી તે વ્યક્તિ તે જ હોડીમાં સવાર છે પણ તે વિચારે છે કે ઠીક છે મને જોખમ નથી કારણ કે છિદ્ર મારી બાજુમાં નથી પણ તે બીજા છેડે છે તેથી જો કંઇ થશે તો એ મારા સુધી નહિ પહોંચે અને મને તેની કોઈ અસર નહિ થાય તેથી કોને અસર થશે લોકો પર તેની કેવી અસર પડશે તે ખૂબ મહત્વનું છે તેથી જ્યારે આપણે કહી રહ્યા છીએ કે માહિતીની આપલે તે વિષયનો અર્થ શું છે તેઓએ કઇ પ્રકારની માહિતીની ચર્ચા કરવી જોઈએ અલબત્ત તેઓ જોખમ વિશે વાત કરી રહ્યા છે પરંતુ તે શું છે જોખમના કયા ઘટક વિશે વાત કરી રહ્યા છે તો અમે તેના વિશે વાત કરી રહ્યા છીએ તેથી કેટલા લોકો આપણે એ જાણવા માગીશું કે અમે વાત કરી રહ્યા હતા કે ભૂકંપ આવી રહ્યો છે તમારા શહેરોમાં પૂર આવી રહ્યું છે પરંતુ હું એ જાણવા માંગુ છું કે તેનાથી કેટલા લોકો અને કઈ રીતે પ્રભાવિત થશે જો તમે ચક્રવાતની ચેતવણી આપી છે તો લોકો તે જાણવા માગે છે કે શું આખું શહેર અસરગ્રસ્ત છે અથવા કોઈ ખાસ પડોશી વિસ્તાર કે કોઈ ખાસ વોર્ડ અસરગ્રસ્ત થશે શહેરની ગામની કે પ્રાંતની કોઈ વસાહત અસરગ્રસ્ત થશે અને પ્રભાવિત થશે તેથી તેના દ્વારા તેમાંના કેટલા લોકો પ્રભાવિત થશે તે લોકોને જણાવવાનું ખૂબ મહત્વનું છે જ્યારે આપણે જોખમની વાત કરી રહ્યા છીએ અહીં એક ખૂબ જ રસપ્રદ ડેટા ખૂબ જ રસપ્રદ ડેટા અલબત્ત તે આપત્તિથી સંબંધિત નથી પરંતુ તે કહે છે કે યુ માં એચ V સાથે જીવતા ૮ માંથી ૧ વ્યક્તિ જાણતી નથી કે તે ચેપગ્રસ્ત છે તો શું તમે તેના પર વિશ્વાસ કરી શકો છો V સાથે જીવતા ૮ માંથી ૧ તેઓ જાણતા નથી કે તેઓ ચેપગ્રસ્ત છે તેથી તેનાથી કેટલા લોકો પ્રભાવિત થશે અને કેટલી હદસુધી તેનો મહત્વપૂર્ણ અને અગત્યનો સંદેશ જોખમ સંદેશાવ્યવહાર દ્વારા પ્રદાન કરવો જોઈએ અને માત્ર એટલું જ નહીં કે લોકો તેની હદ જાણવા માગે છે કે તે મને કેવી રીતે અવરોધરૂપ બનશે આ કેટલી હદ સુધી ચાલુ રહેશે જેમ કે તેણી ધૂમ્રપાન કરી શકે છે હું ઉદાહરણો આપી રહ્યો છું માત્ર આપત્તિ સંદર્ભમાં જ નહીં તે આપણને જોખમ અને જોખમ સંદેશાવ્યવહારને વ્યાપક પરિપ્રેક્ષ્યને સમજવામાં મદદ કરશે તેથી તે ધૂમ્રપાન કરે છે તેથી આપણે તેને ધૂમ્રપાન ન કરવા માટે નિરુત્સાહી કરી શકીશું હવે સવાલ એ છે કે જ્યારે આપણે ધૂમ્રપાન છોડવા માટે સખત મહેનતથી વાતચીત કરી રહ્યા છીએ ત્યારે તેણી તેવી છાપ હેઠળ છે કે તે યોગ્ય છે હું ઘણા લોકોને ઓળખું છું જેઓ ધૂમ્રપાન કરે છે પરંતુ તેઓ તંદુરસ્ત છે પરંતુ હું ઘણા લોકોને જાણું છું કે જે ધૂમ્રપાન કરતા નથી પણ તેઓ કેન્સરથી પ્રભાવિત છે તેથી તે જરૂરી નથી કે ફક્ત ધૂમ્રપાન કરનારાઓ જ કેન્સરથી પ્રભાવિત થાય પરંતુ જેઓ નોનસ્મોકર છે તેઓ પણ કેન્સરથી પ્રભાવિત થઈ શકે છે તેથી લોકો આ ડેટા કેવી રીતે લે છે હકીકત અને તેનું અર્થઘટન એ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે તેથી જ્યારે આપણે જોખમની વાત કરી રહ્યા છીએ ત્યારે લોકોને તે જણાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કેટલી હદ સુધી આપત્તિઓ દ્વારા તેમને અડચણ ઉભી થશે તેઓ કેવી રીતે રોજગારી મેળવશે અને નુકશાન કેટલું થશે અને કેટલું લાંબું ચાલશે તે મહત્વપૂર્ણ છે આ કાર્ટૂનમાં તમે જોઈ શકો છો કે કિરણોત્સર્ગના મુદ્દાઓ વિશે વાત કરી છે કે આપણા નાગરિકોને જે પણ રેડિયેશન થઇ રહ્યાં છે તે એક્સ રે સિવાય બીજું કંઈ નથી તેથી કોઈ ફુકુશીમા અથવા અન્ય પરમાણુ અકસ્માત વિશે વાત કરી શકે છે અને તે કિરણોત્સર્ગની અસર વિશે ચિંતિત હોઈ શકે છે અને તેથી આ સરકારી લોકોજાપાનના સરકારી લોકો કાર્ટૂનમાં કહે છે કે લોકો પર કિરણોત્સર્ગની ખુલ્લી રીતે જે અસર પડે છે તે એક્સ રે કરતા ઓછી છે તેથી જોખમ વિશે લોકોનો આ પ્રકારનો દ્રષ્ટિકોણ છે તેથી જોખમ સંદેશાવ્યવહારના કિસ્સામાં જેમ મેં કહ્યું છે તેમ રસ ધરાવતા પક્ષો વચ્ચે સ્વાસ્થ્ય અથવા પર્યાવરણીય જોખમ વિશેની ઉદ્દેશ્યપૂર્ણ માહિતીની આપ લે તરીકે જોખમ સંદેશાવ્યવહારને વ્યાખ્યાયિત કરવામાં આવે છે ખાસ કરીને તે અભિવ્યક્ત કરવાનું કાર્ય છે પક્ષકારો તેમની વચ્ચે કઈ માહિતી પ્રસારીત કરે છે એક તેઓ જોખમના ક્યા સ્તર પર વાત કરશે તે યોગ્ય છે કે નહિ લોકોને કેટલી હદે તેની અસર થશે અને આ કિસ્સામાં જોખમનું મહત્વ અને તેનો અર્થ મહત્વપૂર્ણ છે પરંતુ શું તે પૂરતું છે જો આપણે તેમને ફક્ત જોખમનું સ્તર જણાવીએ કે તેઓ કેટલી હદ સુધી પ્રભાવિત થઈ શકે છે અને તેઓ કયા નિકટવર્તી જોખમનો સામનો કરી રહ્યા છે શું આ જોખમ સંચારની માહિતી પૂરતી છે ના મૂળભૂત રીતે નહીં કેમ નહીં કારણ કે જયારે આપણે જોખમના વિશ્લેષણ અને જોખમની ધારણાઓ વિશે વાત કરી રહ્યા હોય ત્યારે ત્યાં બીજો પ્રશ્ન જોખમ સંચાલનનો છે તેથી આ તરફ ધ્યાન આપો જોખમ વિશ્લેષણ કરતી વખતે કદાચ કેટલાક વૈજ્ઞાનિક પાસાં પણ છે પરંતુ લોકોની પોતાની ધારણાઓ પણ છે કેમ કે જેમ મેં ઉદાહરણ આપ્યું તેમ લોકો કેવી રીતે જુદા જુદા જોખમોનું જુદી જુદી રીતે અર્થઘટન કરે છે પણ જો તમે ખાલી આ વાતને કાને ધરી દો તો તે આ જોખમના સંસર્ગને ઘટાડવામાં મદદ કરી શકે છે તેથી આ એક મહત્વપૂર્ણ માહિતી છે તેથી જ્યારે અમે લોકો વિશે વાત કરી રહ્યા છીએ કે તેમને જોખમ છે તો ધારો કે આપણે તેમને કહી રહ્યા છીએ કે ભૂકંપ છે પરંતુ જોખમ સંદેશાવ્યવહાર પણ છે જે ફક્ત તે જોખમ વિશે જણાવે છે તો આ પૂરતું નથી આપણે તેમને એમ પણ કહેવું જોઈએ કે તેઓ પોતાને બચાવવા માટે શું કરી શકે છે શું પગલાં લઇ શકે છે કઇ ક્રિયાઓ કરી શકે છે તેઓ કેવી રીતે સજ્જત થઈ શકે છે તેથી જો કોઈ ભૂકંપ આવે છે તો તેઓ પોતાને બચાવવા માટે ડેસ્ક અથવા ફર્નિચરની નીચે જઈ શકે છે તેથી આ ફક્ત એક સરળ ઉદાહરણ છે કે તેઓ તે કેવી રીતે કરી શકે અને આ સંદેશ લોકો સુધી પહોંચાડવો જોઈએ જેમ કે ત્યાં સુનામી છે અમે લોકોને કહીએ છીએ કે સુનામી આવી રહી છે પરંતુ જો આ માહિતી પર્યાપ્ત નથી તો તે અપૂર્ણ માહિતી છે આપણે તેમને એમ પણ કહેવું જોઈએ કે જો તેઓ ઊંચા સ્થાને સ્થળાંતર કરે કે જે આ લોકો બતાવી રહ્યા છે તો તમે તમારી જાતને બચાવવા માટે ઊંચી જગ્યાએ જઈ શકો છો તેથી જોખમ સંદેશાવ્યવહાર એ બંને પક્ષો વચ્ચે જોખમના એક જ સ્તર પર થતા વાર્તાલાપની સામગ્રી છે તે જોખમનું મહત્વ અને જોખમનો અર્થ અને તેના વિષયક નિર્ણય અને ક્રિયાઓ વિશે પણ છે અને નીતિઓ જોખમના સંચાલન અને નિયંત્રણનું કામ કરે છે તેથી આ ૩ પાસાંઓ જોખમ સંચાર માટે મહત્વપૂર્ણ છે હવે આપણે જોખમ સંચારની વ્યાખ્યાઓ અને તેના મૂળ વિચારો વિશે ચર્ચા કરી રહ્યા છીએ ચાલો જોઈએ કે જોખમ સંચારનાં ઉદ્દેશો શું છે જોખમ સંચારમાંથી આપણે ખરેખર શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ જ્યાં આપણી પાસે મોકલનાર અને પ્રાપ્તકર્તા છે અને મોકલનાર પ્રાપ્તકર્તાને સંદેશ મોકલવા માંગે છે ત્યારે તે કોડિંગ અને ડીકોડિંગ દ્વારા મોકલી શકાય છે આપણે આ પાસા પર પછીથી બીજા પ્રવચનોમાં ચર્ચા કરીશું પરંતુ તે બોલીને લખીને ચિત્રો દ્વારા ચલચિત્ર દ્વારા જુદા જુદા માધ્યમોમાંથી ઓછામાં ઓછા એક માધ્યમનો ઉપયોગ કરીને મોકલવી જોઈએ અને આ પ્રક્રિયામાં કોડિંગ અને ડીકોડિંગનો ઉપયોગ કરવામાં આવે છે કંઈપણ હોય મહત્વપૂર્ણ એ છે કે જ્યારે મોકલનાર કહે કે હું તમારી સાથે વાતચીત કરવા માંગું છું તેથી જો મોકલનાર ૬ કહી રહ્યો હોય અને પ્રાપ્તકર્તા તેને ૯ સમજે તો તેમાં તફાવત છે બરાબર ચાલો આપણે કહીએ કે મોકલનાર ૫ મોકલી રહ્યો છે તે કહેવા માંગે છે કે આ 5 એ એક કોડ છે અને પ્રાપ્તકર્તા તેને એસ તરીકે ડીકોડ કરે છે તેથી મારો અર્થ શું છે મોકલનાર દ્વારા મારો મતલબ શું છે અને હું જે સમજું છું તે જોખમ સંદેશાવ્યવહારમાં મહત્વપૂર્ણ છે જો હું ૬ મોકલી રહ્યો છું અને જો તમે તેને ૯ તરીકે ધ્યાનમાં લઈ રહ્યા છો જો હું ૫ મોકલી રહ્યો છું અને જો તમે તેને એસ તરીકે ધ્યાનમાં લેતા હોવ તો તે બરાબર કામ નહીં કરે તે કામ કરશે નહીં તેથી જ્યારે આપણે કોડીફાઇંગ કરી રહ્યા છીએ અને જો હું તમને વૃક્ષ કહેવા માગું છું તો તમારે કોડીંગ પરથી સમજવું જોઈએ કે તે વૃક્ષ છે તેથી કોડિંગ અને ડીકોડિંગ પછી મોકલનાર અને પ્રાપ્તકર્તા માટે સંદેશનો અર્થ સમાન હોવો જોઈએ મારો અર્થ શું છે અને હું શું સમજું છું તે સમાન હોવું જોઈએ અસરકારક જોખમ સંચારમાં આ ઘટક હોવો જોઈએ અહીંની જેમ તમે આ ખૂબ જ રસપ્રદ કાર્ટૂન પર નજર નાખો આ મહિલા એક વ્યક્તિને પૂછે છે કે તમારી છત્રી શા માટે માત્ર ૪૦ જ ઢંકાયેલી છે એ વ્યક્તિ જવાબ આપે છે કે મને આજે વહેલી ચેતવણી મળી છે કે માત્ર ૪૦ વરસાદ થવાની સંભાવના છે અને તેથી જ મારી છત્રી માત્ર ૪૦ જ ઢંકાયેલી છે તેથી આ ખૂબ જ રસપ્રદ છે મોકલનાર શું કરવા માંગે છે અને પ્રાપ્તકર્તા તેનું શું અર્થઘટન કરે છે તે સંપૂર્ણપણે અલગ છે તેમ છતાં તે સમાન છે બરાબર તે સમાન છે અથવા જો આ મહિલાને કેટલાક પડકારો હોય તો શારીરિક પડકારો જોખમમાં છે કારણ કે ત્યાં આગ છે અને હવે તમે તેને કહી રહ્યા છો કે દાદરનો ઉપયોગ ન કરો કારણ કે તે આગમાં છે પછી તે કહેવા માંગે છે મારે હવે શું આત્મહત્યા કરવી જોઈએ તેથી જોખમ સંદેશાવ્યવહારના ઉદ્દેશ્યના કિસ્સામાં એક નિર્ણાયક ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે સંદેશાના બધા જ પ્રાપ્તકર્તાઓ તેમને પ્રાપ્ત થયેલા સંદેશના અર્થને સમજવા અને તેને ડીકોડ કરવામાં સક્ષમ છે તેથી જ્યારે મોકલનાર પ્રાપ્તકર્તાને સંદેશ મોકલતા હોય ત્યારે તેનો અર્થ ડિકોડીફાય કરીને સમજાય એ રીતે મોકલવો જોઈએ સંદેશ ખૂબ જ સ્પષ્ટ હોવો જોઈએ અને બીજો ઉદ્દેશ એ છે કે જ્યારે મોકલનાર પ્રાપ્તકર્તાને કોઈ વિશેષ જોખમ અથવા કોઈ પ્રકારનો સજ્જતા વિશે કોઈ સંદેશ સંદેશ મોકલવા માંગે છે તે વ્યક્તિના વલણને બદલવા માંગે છે ઠીક છે વલણ બદલવું એ જોખમ સંદેશાવ્યવહારનું એક નિર્ણાયક ઘટક છે તેથી મોકલનારાઓ જ્યારે માહિતી મોકલતા હોય ત્યારે તે અથવા તેણી પ્રપ્તકર્તાનો વિચાર બદલવા માંગે છે અને સંદેશ પ્રાપ્ત કરનારાઓને જોખમના કારણ અને વર્ગના સંદર્ભમાં તેમનું વર્તન બદલવા માટે તેમનું વલણ બદલવા ઇચ્છે છે જ્યારે અન્ય મહત્વપૂર્ણ પાસું જ્યારે મોકલનાર પ્રાપ્તકર્તાને માહિતી મોકલે છે ત્યારે તે પ્રાપ્તકર્તાઓ તેને જે રીતે સમજે છે તેમના શું પ્રશ્નો છે અને મોકલનારાઓ વિશે તેમની શું ચિંતા છે તે અંગેનો પ્રતિસાદ આપવામાં સક્ષમ હશે તેથી તે વધુ લોકશાહી પારસ્પરિક પ્રક્રિયામાં હોવી જોઈએ જેમ કે આપણે આપણી ચિંતાઓ સમિટમાં શેર કરી શકીએ અથવા કદાચ ફક્ત કોઈ ગામની બેઠકમાં તેથી એક મુખ્ય ઘટક જોખમ સંદેશાવ્યવહારનો ઉદ્દેશ આપત્તિ જોખમ સંદેશાવ્યવહાર એ જોખમના મુદ્દાઓ પર તર્કસંગત પ્રવચનની શરત પ્રદાન કરવી છે જેથી અસરગ્રસ્ત તમામ પક્ષો સંઘર્ષના ઠરાવો માટે અસરકારક અને લોકશાહી પદ્ધતિમાં ભાગ લઈ શકે જો તમારી પાસે જુદા જુદા મંતવ્યો છે તો તમે તેનું આદાન પ્રદાન કરી શકો છો અને તમે આ સંઘર્ષને હલ કરી શકો છો અને એકમત અથવા સંમતિપૂર્ણ નિર્ણયો પર આવી શકો છો તેથી આજના વ્યાખ્યાનમાં બસ આટલું જ ખૂબ ખૂબ આભાર